ચાલો હવે મને એક ઉદાહરણ લેવા દો ચાલો આપણે એવો ઢોંગ કરીએ કે આપણને ઓપ એમ્પ હોવું જોઈએ તો પહેલું પગલું શું છે પહેલું પગલું એ છે કે હું ઓપ એમ્પ છે તેથી જો મારી પાસે Vtest આ બિંદુને ચલાવતો હોય તો આ બિંદુ એ મારી પાસે Vtest નો એક ભાગ હશે જે Vtest ભાંગ્યા K છે આ VAB એ નોડ હોવું જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો હું ત્યાં આવા ચિહ્નો આપીશ અને અગાઉ મે તે ચિહ્નોનો ઉપયોગ કર્યો છું અને આપણે જાણીએ છીએ કે તે સાચા છે પરંતુ આ સાચા છે એવું તમે ત્યારે જાણો છો કે જ્યારે આપણે આનું વિશ્લેષણ કરીને તેને ચકાસીએ કારણ કે જેમ તમે અહી જોઈ શકો છો તેમ આ VAB ઓપ એમ્પ છે હવે Vi નો એક ભાગ કે જે Vd પર આવે છે તે ઓપ એમ્પ હતી પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે એકદમ જટિલ હોઈ શકે છે ત્યાં એક બીજી વસ્તુ છે કે જેનો હું નિર્દેશ કરવા માંગુ છું કેટલીક વખત એવું કહેવામાં આવે છે કે અરે જુઓ આઉટપુટ સાથે અમુક રીતે જોડાયેલા હોય છે તેથી આ કિસ્સામાં ટર્મિનલ ઉદાહરણ હું હવે તમને બતાવવા જઈ રહ્યો છું તેથી ચાલો હવે મને આ સર્કિટ માં હોય તેથી હંમેશની જેમ આ A અને B છે અને આ VAB છે અને પ્રથમ પગલું અહીં Vtest ને લાગુ કરવાનું છે અને અહીં Vi ને પણ 0 પર નિશ્ચિત કરવાનું છે તેથી નોડ 1 છે તેથી તેનો અર્થ એ છે કે આ બિંદુએ મને યાદ છે કે આ Vx એ Vtest ભાંગ્યા K છે તેથી આ બિંદુએ મારી પાસે Vtest ભાંગ્યા K છે તેથી વોલ્ટેજ પર સોંપવું પડશે તેથી જો મારી પાસે ફીડબેક હોઈ શકે છે તેથી પદ્ધતિ ખૂબ જ સરળ છે અને જેમ મેં અગાઉ વર્ણવ્યું હતું એ રીતે તમે તેનું પદ્ધતિસર વિશ્લેષણ કરી શકો છો અને મેં તેને ઉદાહરણ સાથે પણ બતાવ્યું હતું તેથી કોઈપણ સર્કિટ ની સંજ્ઞાઓ નક્કી કરવા માંગો છો તેના માટે કૃપા કરીને તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો